આ સત્રમાં આપનું સ્વાગત છે આપણે છેલ્લે જેની ચર્ચા કરી હતી તેને આગળ વધારીશું છેલ્લે આપણે પરીક્ષણના વિવિધ સ્તર અને થોડા મૂળભૂત ખ્યાલો જોયા વિગતવાર પરીક્ષણ જોતા પહેલાં આપણે મૂળભૂત મુદ્દાઓ સાથે આગળ વધીશું જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા ગયા સત્રમાં આપણે પેસ્ટિસાઇડ ઇફેક્ટની ચર્ચા કરવાનું શરૂ કર્યું આપણે પરીક્ષણ ટેકનોલોજીના ઉપયોગને એક ખેડૂત દ્વારા ઉપયોગમાં લેવાતી જંતુનાશક સાથે અનુરૂપતા દર્શાવી આપણે કહ્યું હતું કે જ્યારે જંતુઓ ઉપદ્રવ કરે છે ખેડૂત જંતુનાશકોથી તેને મારે છે પરંતુ તે પછી પણ અમુક જંતુઓ અસ્તિત્વ ધરાવે છે તે જંતુઓને જંતુનાશક પ્રત્યે પ્રતિકાર શક્તિ વિકાસી હોવાથી એ સમાન જંતુનાશક તેમને વધુ અસરકારક નથી આપણે જંતુનાશકના અન્ય પ્રકારની જરૂર છે પરીક્ષણમાં પણ અહીં એવી એક સમાનના છે જેમ આપણે કહી રહ્યા છીએ કે આપણી પાસે ઘણી પરીક્ષણ તકનીકો છે ત્યાં એક ડઝન બ્લેક બોક્સ પરીક્ષણ છે અને બે ડઝનથી વધુ વ્હાઇટ બોક્સ પરીક્ષણ તકનીકો છે અને બગને દૂર કરવાની અન્ય તકનીકો સમીક્ષા સિમ્યુલેશન અને તેથી વધુ છે આ દરેક ભૂલ દૂર કરવાની તકનીક પછી ભલે તે સમીક્ષા બ્લેક બોક્સ પરીક્ષણ વ્હાઇટ બોક્સ પરીક્ષણ એકમ એકીકરણ સિસ્ટમ પરીક્ષણ હોય આપણે તે બધાને વિવિધ પ્રકારના બગ કાઢનાર ફિલ્ટર્સ તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ મેં આ વિવિધ પ્રકારની બગ દૂર કરવાની તકનીકોને વિવિધ રંગીન ફિલ્ટર્સ તરીકે રંગીન કર્યું છે મતલબ કે તેઓ અમુક પ્રકારના ભૂલો સામે અસરકારક છે તેથી શરૂઆતમાં અહીં જુઓ કે કેટલીક ભૂલો હતી અને પછી આપણે ભૂલ શોધવાની તકનીકનો ઉપયોગ કર્યો જે સમીક્ષા હોઈ શકે છે પછી તે ભૂલો ઓછી થઈ ગઈ છે પરંતુ કેટલીક બચી ગઇ છે અને જેઓ એક ફિલ્ટરથી બચી ગઈ છે તે જ ફિલ્ટરની વધુ એપ્લિકેશનો તેના પર ખૂબ અસરકારક નથી તેથી તે અહીં લખ્યું છે ભૂલો કે જે છટકી ગઈ છે તે દોષ શોધવાની તકનીકીની વધુ એપ્લિકેશન દ્વારા શોધી શકાતી નથી જે એક ખૂબ જ મૂળભૂત ખ્યાલ છે અને જ્યારે આપણે ભૂલોને દૂર કરી છે પછી જ્યારે આપણે સોફ્ટવેરમાં અન્ય ફેરફારો કરીએ છીએ ત્યારે નવા પ્રકારના ભૂલો રજૂ થાય છે દરેક ફિલ્ટર પછી કેટલીક ભૂલો દૂર થઈ જાય છે નવી ભૂલો દેખાય છે અને પછી આપણે એક અલગ પ્રકારનું ફિલ્ટર વાપરીએ છીએ અને તે પછી આ ફિલ્ટર પછી ટકી રહેલ ભૂલો તે જ ફિલ્ટરની વધુ એપ્લિકેશનો દ્વારા દૂર કરવામાં આવશે નહીં આપણે એક નવા ફિલ્ટર્સ અથવા નવી ભૂલ કાઢવાની તકનીકનો ઉપયોગ કરીશું કેપર્સ જોન્સ જે આ ક્ષેત્રના આગળ પડતાં છે તેમણે IEEE કમ્પ્યુટરમાં 1996 માં સીમાચિહ્ન પેપર પ્રકાશિત કર્યું તેમણે કહ્યું કે સોફ્ટવેર સમીક્ષા નિરીક્ષણ અને પરીક્ષણના દરેક પગલાં લગભગ 30 ટકા ભૂલો શોધી શકે છે તેથી 70 ટકા ભૂલો દરેક બગ ફિલ્ટરમાંથી છટકી જાય છે જે તેમનું નિરીક્ષણ IEEE કમ્પ્યુટર 1996 માં હતું હવે ચાલો આપણે થોડા ઉદાહરણ કરીએ ચાલો આપણે ધારીએ કે આપણે કોઈપણ ભૂલ શોધવાની તકનીક શરૂ કરતા પહેલા 1000 ભૂલો હાજર છે આપણે 4 બગ શોધવાની તકનીકનો ઉપયોગ કરીએ છીએ અને તે દરેક ભૂલોના 70 ટકા શોધવા માટે સક્ષમ છે તે ખૂબ અસરકારક ફિલ્ટર્સ છે કેમ કે તે 70 ટકા ભૂલોને દૂર કરી શકે છે અને આપણે જોયું કે કેપર્સ જોન મુજબ ફક્ત 30 ટકા ભૂલો જ ભૂલ શોધવાની તકનીક દ્વારા ફિલ્ટર થાય છે પરંતુ અહીં આપણે ધ્યાનમાં લઈએ છીએ કે 70 ટકા ભૂલો દરેક ભૂલ શોધવાની તકનીક હેઠળ કાઢી લેવામાં આવે છે આપણે બધી 4 તકનીકીઓ લાગુ કર્યા પછી નવી ભૂલો રજૂ કરવામાં આવી નથી એમ માનીને એ શોધીએ કે અંતમાં કેટલી ભૂલો ટકી શકશે આ પ્રશ્નનો જવાબ આપવા માટે ખૂબ મુશ્કેલ નથી આપણે કહીએ છીએ કે 1000 એ પ્રારંભિક ભૂલો હતી અને જ્યારે પણ આપણે ફિલ્ટર લાગુ કરીએ ત્યારે 30 ટકા ટકી રહે છે અંતિમ સમયે 4 ભૂલ શોધવાની તકનીક લાગુ કર્યા પછી 1000 0 34 જેટલી બરાબર 81 બગ્સ ટકી રહેશે હવે આપણે આગળ જતાં પહેલા એક નાની ક્વિઝ પર ધ્યાન આપીએ આપણે અહીં વોટર ફોલ મોડેલબતાવ્યું છે ઇટરેટિવ વોટર ફોલ મોડેલ અને પ્રશ્ન એ છે કે કયા તબક્કામાં ચકાસણી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ એ છે કે આવશ્યકતા વિશ્લેષણ ડિઝાઇન અને કોડિંગ દરમિયાન ચકાસણી હાથ ધરવામાં આવે છે બધા તબક્કામાં એ ચકાસણી હાથ ધરવામાં આવે છે કે તે તબક્કો આગલા તબક્કા ને અનુરૂપ છે કે કેમ વોટર ફોલ મોડેલમાં પરીક્ષણ ક્યારે હાથ ધરવામાં આવે છે ત્યાં બે પ્રકારનાં પરીક્ષણો છે એક પ્રોગ્રામરે જાતે કર્યું છે જે એકમ પરીક્ષણ છે જે કોડિંગ અને એકમ પરીક્ષણ દરમિયાન હાથ ધરવામાં આવે છે તેથી કોડિંગ તબક્કામાં પરીક્ષણ હાથ ધરવામાં આવે છે અને એકીકરણ વખતે પણ સિસ્ટમ પરીક્ષણ છે કોડિંગ તબક્કો અને પરીક્ષણ તબક્કો એમ બંનેમાં પરીક્ષણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે વેલિડેશન ક્યારે હાથ ધરવામાં આવે છે વેલિડેશન આવશ્યકરૂપે સિસ્ટમ પરીક્ષણ છે જ્યાં આપણે એ પરીક્ષણ કરીએ છીએ કે સોફ્ટવેર એ આપેલ આવશ્યકતાની સાથે મેળ ખાય છે કે કેમ હવે ચાલો V લાઇફ સાયકલ મોડેલ જોઈએ V લાઇફ સાયકલ મોડેલ પરીક્ષણ માટે વિશેષ છે તે વોટરફોલ મોડેલનો એક પ્રકાર છે પરંતુ તે પ્રારંભિક મોડલ્સમાંનું એક છે જેમાં ચકાસણી અને વેલિડેશન આખા વિકાસના ચક્રમાં કરવી જોઇયે તેવું દર્શવાયું છે અહીં વોટરફોલ મોડેલથી વિપરીત V મોડેલ પરીક્ષણ પ્રવૃત્તિઓ આખી લાઇફ સાયકલ માં ફેલાયેલી છે તેમાં પરીક્ષણ વિકાસના દરેક તબક્કામાં છે અને પરીક્ષણના કેસો વિકાસ સાથે સમાંતર બનાવવામાં આવ્યા છે જરૂરિયાત સ્પષ્ટીકરણ દરમિયાન આપણે સિસ્ટમ પરીક્ષણ પ્રવૃત્તિઓની યોજના કરીએ છીએ કારણ કે સિસ્ટમ પરીક્ષણ માં આપણે ફક્ત સિસ્ટમના કાર્યાત્મક અને બિન કાર્યાત્મક વર્ણનોની જરૂર છે અને તે આ જરૂરિયાત સ્પષ્ટીકરણ દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે જેમ જેમ જરૂરિયાત સ્પષ્ટીકરણ દસ્તાવેજ બનતું જાય આપણે સિસ્ટમ પરીક્ષણ પ્રવૃત્તિઓની યોજના કરી શકીએ છીએ કારણ કે સિસ્ટમ પરીક્ષણ માં આપણે ફક્ત સિસ્ટમના કાર્યાત્મક અને બિન કાર્યાત્મક વર્ણનોની જરૂર છે અને તે આ જરૂરિયાત સ્પષ્ટીકરણ દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે જેમ કે ઉચ્ચ સ્તરની ડિઝાઇન કરવામાં આવે તે પછી એકીકરણ પરીક્ષણની યોજના કરી શકાય છે અને વિગતવાર ડિઝાઇન કરવામાં આવે તેમ એકમ પરીક્ષણની યોજના કરી શકાય છે તેથી એક ખૂબ જ અગત્યનો ફાયદો એ છે કે તે વિકાસના લાઇફ સાયકલ માં પરીક્ષણ પ્રવૃત્તિ ફેલાયેલી છે અને એ પણ જ્યારે આપણે વિકાસના તબક્કાના કારણે પરીક્ષણનું આયોજન કરી શકીએ છીયે તેથી એ આયોજન ના કરલે સારી ગુણવત્તા વાળા આર્ટિફેક્ટ બનાવી શકીએ છીયે આપણે અહીં વિકાસ પ્રવૃત્તિ અને તેને અનુરૂપ પરીક્ષણ પ્રવૃત્તિ એટલે કે સિસ્ટમ અને સ્વીકૃતિ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે ડિઝાઇન વખતે એકીકરણ પરીક્ષણ એકમ પરીક્ષણ થાય છે V મોડેલની ખૂબીઓ જેનો આપણે પહેલાથી ઉલ્લેખ કર્યો છે કે પરીક્ષણ પ્રવૃત્તિઓ લાઇફ સાયકલ દરમ્યાન સોફ્ટવેરની ચકાસણી અને વેલિડેશન માટેની યોજના પર ભાર મૂકે છે તે છે આયોજન અને પરીક્ષણ આખી લાઇફ સાયકલ માં ફેલાય છે દરેક ડિલિવરીબલ પરીક્ષણ યોગ્ય બનાવવામાં આવે છે તે સાહજિક અને ઉપયોગમાં સરળ છે પરંતુ તે પછી V મોડેલ વોટરફોલ મોડેલનો એક પ્રકાર હોવાને કારણે તે વોટરફોલ મોડેલની અમુક ખામીઓ ધરાવે છે ઉદાહરણ તરીકે તે તબક્કાઓના ઓવરલેપિંગને સપોર્ટ કરતું નથી આપણે જાણીએ છીએ કે તે વોટરફોલ મોડેલનો એક મોટો સેટ છે અહીં વિવિધ તબક્કાઓ વચ્ચે સ્પષ્ટ સીમાંકન છે અને જ્યારે એક તબક્કો અટકે છે ત્યારે આગળનો તબક્કો શરૂ થાય છે પરંતુ વ્યવહારિક પરિસ્થિતિમાં આપણને વિવિધ તબક્કાઓની ઓવરલેપિંગની જરૂર હોય છે જે તાજેતરની પદ્ધતિઓ જેવી કે એજઇલ પ્રોગ્રામિંગ માં હોય છે V મોડેલ પુનરાવૃત્તિને સપોર્ટ કરતું નથી ખરેખર પુનરાવર્તિત વિકાસ એ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે તેથી સોફ્ટવેર મોટી સંખ્યામાં પુનરાવર્ત પછી વિકસિત થયેલ હોય છે અને દરેક પુનરાવર્તન ખરેખર એક મીની પ્રોજેક્ટ છે જ્યાં સ્પષ્ટીકરણ ડિઝાઇન કોડિંગ અને પરીક્ષણ હાથ ધરવામાં આવે છે તેથી પરીક્ષણ દરેક પુનરાવર્તનમાં હોય છે પરંતુ V મોડેલ તેને ટેકો આપતું નથી અને કારણ કે તે પુનરાવર્તિત નથી તે પરિવર્તન વિનંતીઓનું સંચાલન કરી શકતું નથી અહીં શરૂઆતમાં આવશ્યકતાઓ સ્થિર થાય છે અને તેના આધારે વિકાસ કરવામાં આવે છે અને તેથી આવશ્યકતાઓને બદલવા માટે ખૂબ જ ઓછો અવકાશ હોય છે અને વોટરફોલ મોડેલ જેમ જોખમ સંચાલન માટે પણ કોઈ સ્પષ્ટ પદ્ધતિ નથી હવે આપણે જોયું કે V મોડેલ ખરેખર વોટરફોલ મોડેલનું એક નાનું અનુકૂલન છે જ્યાં પરીક્ષણને મહત્વ આપવામાં આવે છે અને તે આખી લાઇફ સાયકલ માં ફેલાયેલ છે પરંતુ કયા પ્રકારનાં સોફ્ટવેર માટે V મોડેલ યોગ્ય છે એક બાબત એ છે કે જે સોફ્ટવેરને ખૂબ વધુ વિશ્વસનીયતાની જરૂર હોય છે તેના માટે V મોડેલ પસંદ કરવામાં આવે છે તેમની બધીજ આવશ્યકતાઓની અગાવથી જ જાણ હોય અને તેની જરૂરિયાતોમાં ફેરફાર થવાની સંભાવના ન હોય ચાલો આપણે કહીએ કે આપણી પાસે એક આવૃત્તિ કાર્યરત છે અને આપણે ફક્ત એક નવી આવૃત્તિ વિકસિત કરવી છે આપણે જાણીએ છીએ કે તકનીકી કાર્ય કરે છે સોલ્યુશન કાર્ય કરે છે અને આપણે ફક્ત એક અલગ પરિસ્થિતિમાં વિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ કિસ્સાઓમાં V એક સારું મોડેલ છે ઉદાહરણ તરીકે એમ્બેડેડ કંટ્રોલ એપ્લિકેશનો જ્યાં ખૂબ વધુ વિશ્વસનીયતા જરૂરી છે અને પહેલાથી જ એક સોલ્યુશન લાગુ કરેલ શકે છે અને આપણે તેમાં નાનો ફેરફાર કરવો છે તો આપણે V મોડેલનો ઉપયોગ કરીશું હવે ટેસ્ટ કેસ ડિઝાઇન પરીક્ષણ કવરેજ વિશ્લેષણ વગેરે જોવા પહેલાં આપણે પરીક્ષણના થોડા વધુ મૂળભૂત ખ્યાલો જોઇએ હવે એક સરસ પ્રશ્ન જે વારંવાર ઉઠાવવામાં આવે છે તે છે કે ધારો કે ઉપલબ્ધ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને સોફ્ટવેર વિકસિત કરવામાં આવે છે તેની સમીક્ષાઓ કરવામાં આવે છે ઉપલબ્ધ પરીક્ષણ તકનીકો હાથ ધરવામાં આવે છે અને પછી કેટલી બગ ટકી રહે છે અને આવૃત્તિ કે જે વપરાશકર્તાને આપવામાં આવે છે તેમાં કેટલી ભૂલો હોય શકે કેટલાક અભ્યાસનું નિષ્કર્ષ એવું છે કે લગભગ 85 ટકા ભૂલો દૂર થઈ છે 85 ટકા ભૂલો જ્યારે સોફ્ટવેર ગ્રાહકને સોંપવામાં આવે ત્યારે દૂર થાય છે પરંતુ તે પછી શા માટે આપણે 85 ટકાથી વધુ ભૂલને દૂર કરવામાં સમર્થ નથી શું આપણે 100 ટકા દૂર કરી શકીએ નહીં આનો જવાબ એ છે કે 85 ટકાથી વધુ ખામી દૂર કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આપણે ઘણા વધુ ફિલ્ટર્સનો ઉપયોગ કરવો પડશે અને દરેક ફિલ્ટર અથવા બગ ડિટેકશન તકનીકી ખરેખર જટિલ છે 100 ટકા ભૂલો દૂર કરવાની એકમાત્ર રીત એ તમામ શક્ય પરીક્ષણ ઇનપુટ્સનો પ્રયાસ કરવાની છે અને વ્યવહારુ પરિસ્થિતિઓ માટે પરીક્ષણ ઇનપુટ્સ અનંત છે તેથી 100 ટકા ભૂલો દૂર થાય તેવી બાંયધરી શક્ય નથી અને વાસ્તવદર્શી પરિસ્થિતિમાં 85 ટકા ભૂલો દૂર કરવામાં આવે છે જેમ જેમ ગ્રાહકો તેનો ઉપયોગ કરે અને ભૂલોનો અહેવાલ આપે છે તેમ તેમ વધુ ભૂલો દૂર થાય છે પરંતુ પછી બદલાવને કારણે નવી ભૂલો પણ રજૂ થાય છે તેથી આપણે તે પાસાઓ પછીથી જોઈશું જેમ આપણે કહી રહ્યા છીએ છેલ્લા 30 40 વર્ષોમાં આપણી પાસે વધુ ને વધુ સ્વચાલિત સાધનો ઉપલબ્ધ છે જેમ તમે આ રેખાકૃતિમાં જોવો છો તેમ લગભગ 1990 ના દાયકા સુધી પરીક્ષણ કેસની રચના અને એક્ઝેક્યુશન મેન્યુઅલ હતું જેમાં અવ્યવસ્થિત ઇનપુટ્સ આપવામાં આવતાઅને સંભવત કવરેજ શું પ્રાપ્ત થયું છે તે જોવાતું અને પછી પરીક્ષક વિવેકનો ઉપયોગ કરી તપાસતા કે તે પાસ થયું અથવા નિષ્ફળ મૂળભૂત રીતે લગભગ 90 ના દાયકા સુધી પરીક્ષણ મેન્યુઅલ હતું પરંતુ પછી 1990 ના દાયકા પછી ધીરે ધીરે પરીક્ષણ સાધન આવવા લાગ્યા એક સાધન એ કેપ્ચર અને રિપ્લે છે કેપ્ચર અને રિપ્લે ટૂલ આવશ્યકરૂપે ખરેખર પરીક્ષણના કિસ્સાઓ બનાવતા નથી અથવા તે સ્વચાલિત પરીક્ષણ કરતા નથી પરંતુ તે પરીક્ષક પાસે થી પરીક્ષણના કેસોને ઇનપુટ મેળવે છે જેમ જેમ પરીક્ષક અહીં પરીક્ષણ ડેટા દાખલ કરે છે તેમ કેપ્ચર અને રિપ્લે ટૂલ પરીક્ષણ ઇનપુટ મેળવે છે અને પરિણામ પણ મેળવે છે હવે જ્યારે ફરી વખત પરીક્ષણ ચલાવવું પડશે તે રિપ્લે કરશે તેથી તે ફક્ત પરીક્ષકોનું પરીક્ષણ ઇનપુટ મેળવે છે અને પછીથી ફક્ત તેને રિપ્લે કરે છે તે ખરેખર પરીક્ષણના કેસોને ડિઝાઇન કરવામાં મદદ કરતું નથી અથવા પરીક્ષણ અમલ યોગ્ય છે કે ખોટું તે નક્કી કરતું નથી તે મૂળભૂત રીતે પરીક્ષકે પ્રથમ વખત પરીક્ષણના કેસોની રચના કરવાની રહેશે અને તે પણ નિર્ણય લેવો પડશે કે તે પાસ છે કે નિષ્ફળ છે અને તેના આધારે પરીક્ષણ પરીક્ષણ ઇનપુટ મેળવે છે અને તે નક્કી કરે છે કે બીજી વખતમાં તે પાસ છે અથવા નિષ્ફળ છે પરંતુ તેમ છતાં આ એક મોટી સહાય છે કેપ્ચર અને રિપ્લે ટૂલ એ પરીક્ષણમાં મોટી સહાય છે શું હું પૂછી શકું છું કે શા માટે આ પરીક્ષણમાં મોટી સહાય છે કારણ કે એવું લાગે છે કે પરીક્ષકે જાતે જ પરીક્ષણના કેસો ડિઝાઇન કર્યા છે તે જ નક્કી કરશે કે તે પાસ છે કે નિષ્ફળ છે તો કેપ્ચર અને રિપ્લે ટૂલ પરીક્ષણમાં કેવી રીતે મદદ કરે છે જવાબ આપવા માટે એ જાણો કે સામાન્ય રીતે સોફ્ટવેર વિકાસનામાં પરીક્ષણ કેસ સેંકડો અથવા હજારો વખત ચલાવવામાં આવે છે તેવું કેમ છે તે રીગ્રેસનને કારણે છે એકવાર કેટલાક પરીક્ષણના કેસો પસાર થઈ જાય અને આપણે સોફ્ટવેરમાં કંઈક બદલીએ છીએ તો આપણે જે પરીક્ષણ પાસ થયા છે તે ફરી જોવા પડશે કે હજી પણ સોફ્ટવેરના તે ભાગો બરાબર કામ કરી રહ્યા છે કે કેમ તેથી આ ટૂલ મદદરૂપ રહેશે અને ત્યાં ટૂલની બીજી કેટેગરી છે જેને સ્ક્રિપ્ટીંગ ટૂલ કહેવામાં આવે છે સ્ક્રિપ્ટીંગ ટૂલમાં પરીક્ષણનાં કેસો ખરેખર નાના પ્રોગ્રામ હોય છે પરીક્ષક પરીક્ષણના કિસ્સાઓને પ્રોગ્રામ તરીકે લખવા માટે સમય લે છે આ નાની સ્ક્રિપ્ટો તેઓ ચલાવે છે અને સોફ્ટવેરનું પરીક્ષણ કરે છે આના કેપ્ચર અને રિપ્લે કરતા કેટલાક ફાયદાઓ છે અને આ અર્થમાં સ્ક્રિપ્ટીંગ પરીક્ષણના કેસો વધુ ફરીથી વાપરી શકાય તેવું છે કેપ્ચર અને રિપ્લેમાં જો કોઈ ઇનપુટમાંથી થોડો ફેરફાર થાય તો આખો પરીક્ષણ કેસ નકામો થઈ જાય છે જ્યારે સ્ક્રિપ્ટમાં નાનો ફેરફાર કરી ચલાવી શકાય છે સ્ક્રિપ્ટીંગ આધારિત સાધનો ફરીથી વાપરી શકાય તેવા પરીક્ષણનાં કેસો છે શરૂઆતમાં તે સ્ક્રિપ્ટો લખવામાં વધુ સમય લે છે અને પછી તે ફરીથી વાપરી શકાય તેવા પરીક્ષણનાં કેસો બનાવે છે તેથી આ પરીક્ષણ સાધનોની બે મુખ્ય કેટેગરીઝ છે સ્ક્રિપ્ટીંગ સાધનો અને કેપ્ચર અને રિપ્લે ટૂલ જે 1990 અને 2000 માં વિકસ્યા હતા અને ધીમે ધીમે આપણી પાસે વધુ અને વધુ ટૂલ આવ્યા ઉદાહરણ તરીકે મોડેલ બેઝ પરીક્ષણ ટૂલથી કેટલાક પ્રોગ્રામ મોડેલ જેવા કે કંટ્રોલ ફ્લો ગ્રાફ પરાધીનતા ગ્રાફ અને તેથી વધુ બન્યા છે આપણે આ કોર્સમાં પછીથી ટૂલ જોવાનો પ્રયત્ન કરીશું આપણે સ્ક્રિપ્ટીંગ અને કેપ્ચર અને રિપ્લે ટૂલ પહેલાં જોઈશું અને અન્ય ટૂલ પછી જોશું હવે બીજો મૂળભૂત ખ્યાલ કે જેના વિશે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ તે છે ફોલ્ટ મોડેલ ખરેખર જ્યારે કોઈ પ્રોગ્રામ વિકસિત થાય છે ત્યારે તેમાં અમુક પ્રકારનો ફોલ્ટ હોય છે જેનો પરિચય થાય છે ચાલો હું તે શબ્દને પુનરાવર્તિત કરું કે ત્યાં અમુક પ્રકારના ફોલ્ટ છે જેનો પરિચય થાય છે ઉદાહરણ તરીકે ફોલ્ટ દોષનો એક પ્રકાર અલ્ગોરિધમ બનાવવા દોષ હોઈ શકે છે પ્રોગ્રામરે અલ્ગોરિધમ અને તેના કોડને સમજવામાં ભૂલ કરી હોય પણ તે કોડ સિન્ટેક્ટિકલી યોગ્ય હોય જેમ કે સોર્ટિંગ અલ્ગોરિધમ કોઈ ચોક્કસ ઇનપુટને સોર્ટ ન કરી શકતું હોય ભૂલનો બીજો પ્રકાર પ્રોગ્રામિંગ બગ હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે પ્રોગ્રામર કેટલાક ચલ ની અદલા બદલી કરી નાખે છે i ને બદલે તે k નો ઉપયોગ કરે છું અથવા કદાચ તેની લૂપની શરતો બરાબર લખાણી નથી આપણે કલ્પના કરી શકીએ કે ત્યાં અમુક પ્રકારના દોષો છે અને પ્રકારોની સંખ્યા પણ ખૂબ મોટી હોઈ શકે છે કારણ કે પ્રોગ્રામર કોડ લખતી વખતે ઘણી પ્રકારની ભૂલો કરી શકે છે પરંતુ આ ખ્યાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પ્રોગ્રામર દ્વારા રજૂ કરી શકાય તેવા વિવિધ પ્રકારના દોષો છે હવે પ્રોગ્રામના પ્રકારને આધારે અમુક પ્રકારના દોષોને નકારી શકાય છે ઉદાહરણ તરીકે જો પ્રોગ્રામ કોઈપણ ફાઇલોનો ઉપયોગ કરતો નથી તો ફાઇલ સંબંધિત ભૂલોને નકારી શકાય છે તે નેટવર્ક કમ્યુનિકેશન સંબંધિત પ્રોગ્રામનો ઉપયોગ ન કરતો હોય તો તેને સંબંધિત ભૂલો ટાળી શકે છે વગેરે જો આપણે ફોલ્ટના પ્રકારોનું ઉચ્ચ સ્તરનું વર્ગીકરણ જોઇયે તો આપણે કહીશું કે ત્યાં સ્ટ્રક્ચરલ ફોલ્ટ્સ છે સ્ટ્રક્ચરલ ફોલ્ટ્સમાં ટ્રેસિબિલિટી ફોલ્ટ હોઇ શકે છે જ્યારે પ્રોગ્રામર ડિઝાઇનને કોડિંગ કરતી વખતે ડિઝાઇનની ગેરસમજ ને લીધે તેણે કદાચ ડિઝાઇનનો થોડો ભાગ છોડી દીધો હતો અથવા તે ડિઝાઇનને બરોબાર સમજ્યો ના હોય એ જ રીતે આપણી પાસે અલ્ગોરિધમિક ખામી છે જ્યાં આપણે અલ્ગૉરિઘમનો ખોટો અમલ હોઈ શકે છે અથવા તે અપૂરતો પ્રદર્શન આપતું હોય આ રીતે આપણે પેટા વર્ગીકરણ કરી શકીએ છીએ પરંતુ એક નોંધવા જેવી વસ્તુ એ છે કે જે સોફ્ટવેર કે જેમાં ભૂલોના પ્રકારના સંખ્યા ખૂબ મોટી હજારો છે તેનાથી વિરુદ્ધ ફોલ્ટના પ્રકાર ખૂબ જ ઓછા છે અહી ફક્ત 4 પ્રકારો છે સ્ટક એટ 0 સ્ટક એટ 1 ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ હાર્ડવેર પરીક્ષણ એ સોફ્ટવેર પરીક્ષણ કરતાં વધુ સરળ કાર્ય છે કારણ કે સોફ્ટવેરમાં આપણે જે ભૂલોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે વિવિધ પ્રકારની હોઈ શકે છે જ્યારે હાર્ડવેરમાં આપણે જાણીએ છીએ કે ત્યાં ભૂલોની 4 અથવા 5 કેટેગરી હોઈ શકે છે અને ભૂલની દરેક કેટેગરી માટે આપણે અસરકારક પરીક્ષણની રચના કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે હાર્ડવેરમાં સ્ટક એટ 0 કે સ્ટક એટ 1 પ્રોબ્લેમ છે તે તપાસવા માટે પરીક્ષણો છે તેથી હાર્ડવેર પરીક્ષણ એ સામાન્ય રીતે ફોલ્ટ આધારિત પરીક્ષણ હોય છે જ્યાં આપણે તપાસીએ છીએ કે અમુક પ્રકારની સમસ્યાઓ છે કે કેમ બીજી બાજુ સોફ્ટવેરમાં દરેક પરીક્ષણ વિવિધ પ્રકારના દોષોને શોધી શકે છે અને આપણે એવા પરીક્ષણની રચના કરી શકતા નથી જે કોઈ ચોક્કસ પ્રકારના દોષને શોધવાનો પ્રયત્ન કરશે તે કિસ્સામાં મોટી સંખ્યામાં પરીક્ષણના કેસોની જરૂર પડશે સોફ્ટવેર ભૂલની કેટેગરીને ધ્યાનમાં લીધા વિના રચાયેલ છે અને તેઓ વિવિધ પ્રકારના ભૂલો શોધી શકે છે પરંતુ પછી ત્યાં કેટલાક પરીક્ષણના કેસો પણ છે થોડા પરીક્ષણ વ્યૂહરચના કે જે દોષ આધારિત છે તે આગળ વધતાં જોઈશું પરીક્ષણના કેસ વિષે અન્ય કેટલાક મૂળભૂત ખ્યાલો છે એક પરીક્ષણ કેસ એ મૂળભૂત રીતે પરીક્ષણ ડેટા અને સ્ટેટનો એક સમૂહ છે કે જેના પર પરીક્ષણ ડેટા લાગુ થવાનો છે અને પરિણામનું અવલોકન થવાનું છે ચાલો હું તે ફરી કહું છું કે એક પરીક્ષણ કેસ સામાન્ય રીતે યોગ્ય કાર્યક્ષમતાને તપાસવાનો પ્રયત્ન કરે છે અને આપણે તેને ચલાવતાં કેટલાક પ્રોગ્રામ એલિમેન્ટ ને આવરી લેવામાં આવે છે પ્રોગ્રામ એલિમેન્ટ સ્ટેટમેન્ટ હોઈ શકે છે તે કોઈ લૂપ હોઈ શકે છે અથવા if હોઈ શકે છે તેથી તે કોઈ સ્થિતિની તપાસ કરવી નિવેદન માટે તપાસવું વગેરે દર્શાવે છે અને આપણે તપાસીએ છીએ કે પ્રોગ્રામમાં આવશ્યક એલિમેન્ટ આવરી લેવામાં આવ્યા છે કે કેમ તેથી તે આપણી પરીક્ષણના માપદંડ છે આપણે તપાસીએ છીએ કે એલિમેન્ટ કે જે આપણે જોઇયે છીયે તે તે નિવેદનો છે કે શરતો છે કે તે બધાને આવરી લેવામાં આવ્યા છે પરંતુ તે પછી જેમ હું ઉલ્લેખ કરતો હતો કે આપણી પાસે કેટલીક દોષ આધારિત તકનીકો પણ છે આપણે આ સત્ર પૂરું કરીશું અને આગામી સત્રમાં આપણી આ ચર્ચા ચાલુ રાખીશું